હવે પ્રવચનોની આ શ્રેણીમાં આપણે ડેટા સાયન્સ માટે ઓપ્ટિમાઇઝેશન નો ઉપયોગ જોશું અમે ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓના સામાન્ય વર્ણનથી પ્રારંભ કરીશું અને પછી અમે ડેટા સાયન્સના દ્રષ્ટિકોણથી ઓપ્ટિમાઇઝેશનના આ ક્ષેત્રને સમજવાની સુસંગતતા દર્શાવીશું અમે તમને ખૂબ જ ટૂંક સમયમાં વિવિધ પ્રકારની ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓનો પરિચય આપીશું જે લોકો હલ કરે છે જ્યારે આ બધી સમસ્યાઓનો ડેટા સાયન્સના દ્રષ્ટિકોણથી કેટલીક સુસંગતતા હોય છે ત્યારે અમે બે પ્રકારની ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું જે ડેટા સાયન્સમાં થોડો ઉપયોગ કરવામાં આવે છે એકને અનકન્સ્ટ્રેન્ડ નોન લિનીઅર ઓપ્ટિમાઇઝેશન કહેવામાં આવે છે અને બીજો એક કન્સ્ટ્રેન્ડ નોન લિનીઅર ઓપ્ટિમાઇઝેશન છે અને મેં પહેલાં કહ્યું છે કે આપણે ડેટા સાયન્સ સાથેના જોડાણોનું પણ વર્ણન કરીશું હું ખરેખર ગણિતશાસ્ત્રના પાયાના દ્રષ્ટિકોણથી ધ્યાનમાં લઈશ કે ડેટા સાયન્સ માટેના ત્રણ આધારસ્તંભ કે જેને આપણે ખરેખર સારી રીતે સમજવું જરૂરી છે તે લિનિયર એલ્જીબ્રા છે જે તમે પહેલા જોયું હશે ત્યારબાદ તમે સ્ટેટિસ્ટિક્સ પરના પ્રવચનોની શ્રેણી જોયું અને ત્રીજો આધારસ્તંભ ખરેખર ઓપ્ટિમાઇઝેશન છે જેનો ઉપયોગ તમામ ડેટા સાયન્સ એલ્ગોરિધમ્સમાં થાય છે ઓપ્ટિમાઇઝેશન કોન્સેપ્ટનો ખૂબ સારી રીતે સમજવા માટે કોઈને થોડોક લિનિયર એલ્જીબ્રાની સારી મૂળભૂત સમજની જરૂર છે જે આપણે લિનિયર એલ્જીબ્રા પરના વ્યાખ્યાનોની શ્રેણીમાં આપવાનો પ્રયત્ન કર્યો છે તેથી અમે ઓપ્ટિમાઇઝેશન શું છે તે પૂછવાથી શરૂ કરીશું અને વિકિપીડિયા ઓપ્ટિમાઇઝેશનને સમસ્યા તરીકે વ્યાખ્યાયિત કરે છે જ્યાં તમે કોઈ રીયલ ફંકશનને મેક્સિમાઈઝ અથવા મિનિમાઈઝ કરે છે મંજૂરી આપેલ સેટમાંથી ઇનપુટ મૂલ્યોને વ્યવસ્થિત રીતે પસંદ કરીને અને ફંકશનના મૂલ્યની ગણતરી કરીને અમે આગળની સ્લાઈડમાં આમાંથી દરેકનો અર્થ શું છે તે વધુ સ્પષ્ટ રીતે સમજીશું હવે જ્યારે આપણે ઓપ્ટિમાઇઝેશન વિશે વાત કરીએ છીએ ત્યારે હંમેશાં ઉત્તમ ઉપાય શોધવામાં અમને રસ હોય છે તેથી અમે કહીશું કે મારી પાસે કેટલાક ફંકશનલ ફોર્મ છે જેમાં મને રુચિ છે અને હું આ ફંકશનલ ફોર્મ માટે શ્રેષ્ઠ સમાધાન શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું હવે શ્રેષ્ઠ અર્થ શું છે તમે કાં કહી શકો કે હું આ ફંકશનલ ફોર્મ ને ઘટાડવામાં અથવા આ ફંકશનલ ફોર્મ ને મહત્તમ કરવામાં રસ ધરાવું છું તેથી આ તે ફંકશન છે જેના માટે આપણે શ્રેષ્ઠ ઉપાય શોધી કાઢવા માંગીએ છીએ અને હું આ ફંકશનલ ફોર્મ ને કેવી રીતે ઓછું અથવા મહત્તમ કરી શકું મારે ઓછું અથવા મહત્તમ કરવા માટે કંઈક કરવું પડશે અને મારા નિયંત્રણમાં રહેલા વેરીઅબલને કંઇક કરવું પડશે જેથી હું આ ફંકશન અથવા આ વેરીઅબલ x ને મહત્તમ અથવા ઘટાડી શકું તેથી આ વેરીઅબલ x અથવા ડિસિશ઼ન વેરીઅબલ કોલ કરો અને પહેલાની સ્લાઈડમાં અમે આને મંજૂરીવાળા સેટમાં હોવા વિશે વાત કરી મૂળભૂત રીતે તેનો અર્થ શું છે જ્યારે મારી પાસે એક્સ માટે મૂલ્યો પસંદ કરવાની ક્ષમતા છે જેથી આ ફંક્શન f મહત્તમ અથવા ઓછું કરવામાં આવે તો એક્સ પર કેટલાક કન્સ્ટ્રેન્ટ્સ હશે જે આપણને ફક્ત અમુક પ્રદેશોમાં અથવા મૂલ્યોના અમુક ચોક્કસ સેટમાં એક્સ પસંદ કરવા દબાણ કરશે આ ઓપ્ટિમાઇઝેશન સમસ્યા માટે તેથી તે અર્થમાં મારી પાસે એક ઉદ્દેશ છે જેનો હું મહત્તમ અથવા ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યો છું મારી પાસે ડિસિશ઼ન વેરીઅબલ છે જેના માટે હું મૂલ્યો પસંદ કરી શકું છું તે ફંક્શનને મહત્તમ અથવા ઘટાડશે જો કે હું આ એક્સ પર સંપૂર્ણ નિયંત્રણ ન કરી શકું છું એક્સ પરના કેટલાક નિયંત્રણો હોઈ શકે છે જે એક્સ પરના કન્સ્ટ્રેન્ટ્સ છે જેની મારે સંતોષવા પડશે જ્યારે હું આ ઓપ્ટિમાઇઝેશન સમસ્યાને હલ કરું છું હવે તે શા માટે છે કે અમને ડેટા સાયન્સ માં ઓપ્ટિમાઇઝેશન કરવામાં રસ છે તેથી અમે બે જુદી જુદી સમસ્યાઓ વિશે વાત કરી એક તે છે જેને ફંક્શન અંદાજની સમસ્યા કહેવામાં આવે છે જે તમે પછીથી રીગ્રેસન તરીકે જોશે તેથી તે કિસ્સામાં અમે ઓછામાં ઓછી ભૂલ સાથેના ફંક્શન માટે હલ શોધી રહ્યા હતા તે યાદ રાખો હવે જે મિનિટ હું લઘુત્તમ ભૂલ કહું છું તે પછી મારી પાસે નીચેની ન્યૂનતમ ભૂલ છે અમે કહ્યું કે આપણે આ ભૂલ કોઈક રીતે છે તે વ્યાખ્યાયિત કરવાની છે અને જે મિનિટ આપણે લઘુત્તમ ભૂલ કહીએ છીએ તેનો અર્થ એ છે કે આપણે કંઈક શોધી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે શ્રેષ્ઠ છે આપણે કંઈક ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે તેથી આ ભાગ ત્યાં કેટલાક ફંક્શન માટે શ્રેષ્ઠ શોધી રહ્યો છે અને આ ભૂલ એ કંઈક છે જે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ તેથી ઉદાહરણ તરીકે જો તમને અમારા લિનિયર એલ્જીબ્રા વ્યાખ્યાનો યાદ આવે છે તો અમે કહ્યું હતું કે જો ત્યાં ઘણાં સમીકરણો છે અને તેઓ આપેલા વેરીએબ્લસના સમૂહ સાથે હલ કરી શકતા નથી તો અમે કહ્યું કે અમે આને σi 1 ને m ei2 થી ઘટાડી શકીશું તેથી આ ફંક્શન હવે છે જે આપણે ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને તે ચોક્કસ કિસ્સા માં ડિસિશ઼ન વેરીઅબલ છે આપણે કહ્યું વેરીઅબલ કિંમતો ડિસિશ઼ન વેરીઅબલ હશે તેથી આ આખું ફંક્શન જો હું તેને f તરીકે કહું છું તો તે એક્સનું ફંકશન હશે વેરીએબલો લે છે તે વેલ્યુ તેથી તમારી પાસે પહેલેથી જ એવી સ્થિતિ છે કે જ્યાં તમે કોઈ ફંકશન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છો અને આ ડિસિશ઼ન વેરીઅબલ છે આ સંપૂર્ણપણે અનિયંત્રિત છે અથવા મારી પાસે પસંદ કરેલા x ના મૂલ્યો પર મારો કોઈ પ્રતિબંધ નથી હું x નું કોઈપણ મૂલ્ય પસંદ કરી શકું છું હું ઇચ્છું જ્યાં સુધી તે મૂલ્ય આ ઘટાડે છે અથવા આ ફંકશન માટે શ્રેષ્ઠ મૂલ્ય મળે ત્યાં સુધી હવે બીજું કેસ યાદ કરો જે આપણે જોયું છે જ્યાં આપણે સમીકરણો કરતા ઘણા વધુ વેરીએબ્લસ જોયા છે તે સ્થિતિ માં અમે ફરીથી નોર્મ ઓફ સોલ્યૂશન ને ઘટાડીએ છીએ કારણ કે ઉદ્દેશ્ય માં ફરીથી એક ઉદ્દેશ્ય છે જો કે અમે કહ્યું હતું કે ઓપ્ટિમાઇઝેશન સમસ્યા એ હકીકત દ્વારા અવરોધિત છે કે જે સોલ્યુશન મને મળે છે તે સમીકરણને સંતોષવા જોઈએ તેથી ax b ત્યાં એક કન્સ્ટ્રેન્ટ છે જેમાં હું બધા એક્સને નિયંત્રિત કરી રહ્યો છું કે જે હું લઈ શકું છું તે માટે હું પ્રતિબંધિત કરું છું જે સમીકરણ ax b ને પૂર્ણ કરે છે તેથી રજૂઆતનો આ વિચાર ડેટા સાયન્સમાં થોડો ઉપયોગ કરવામાં આવે છે આ જ સમસ્યા વિશે વિચારવાનો બીજો રસ્તો નીચે મુજબ છે જો હું તમને y અને x નો ડેટા આપું અને અમને કહી દઈએ કે તમે y અને તેથી વચ્ચેનો ફંકશન કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમે y a₀ a₁ x કહી શકો છો પછી તમારી પાસે જે છે તે અહીં નીચેના છે તેથી હું તમને કેટલાક નમૂનાઓ આપી શકું છું તેથી મારી પાસે y1 x1 y2 x2 yn અને xn છે તેથી મેં તમને ઘણા નમૂનાઓ આપ્યા છે અને મેં તમને કહ્યું છે કે આ તે મોડેલ છે જે તમારે x કરવાની જરૂર છે તેથી જો હું નમૂનાનાં દરેક પોઈન્ટ્સ ને આ સમીકરણમાં મૂકીશ તેથી મને y1 a₀ a₁ x 1 મળશે અને બધી રીતે yn a₀ a₁ xn સુધી સ્પષ્ટ છે કે તમે વ્યૂ લઈ શકો છો કે અહીં n સમીકરણો છે પરંતુ માત્ર બે વેરીઅબલ તેથી ઘણા વધુ સમીકરણો અને વેરીઅબલ છે તેથી હું આ બધા સમીકરણો એક સાથે હલ કરી શકતો નથી તેથી હું શું કરવા જઇ રહ્યો છું તે હું એક એરર ફંક્શનને વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યો છું જે આપણે પહેલાં જોયેલા જેવું y1 a₀ a₁ x1 જ છે yn a₀ an xn સુધી બધી રીતે અને પછી હું જાણું છું કે મારી પાસે ફક્ત બે વેરીઅબલ છે જે હું ઓળખી શકું છું કે જે a₀ અને a₁ છે જો કે ત્યાં n સમીકરણો છે તેથી હું શું કરવા જાઉં છું હું સમ ઓફ સ્ક્વેર્ડ એરર ને ઘટાડવા માટે જઈ રહ્યો છું જે વિશે અમે વાત કરી છે હવે આ એરર એ બે પેરામીટર્સ a₀ અને a1 નું ફંક્શન બનશે તેથી આ ડિસિશ઼ન વેરીએબલ્સ બની જાય છે અને આ ફંક્શન બની જાય છે અને જો તમારી પાસે મૂલ્યો શું લઈ શકે છે આ વેરીએબલ્સ શું મૂલ્યો લઈ શકે છે તેના પર કોઈ કન્સ્ટ્રેન્ટ નથી તો પછી તમારી પાસે અનકન્સ્ટ્રેન્ટ ઓપ્ટિમાઇઝેશન પ્રોબ્લેમ છે આ તે સમસ્યાનો પ્રકાર છે જે તમે લિનિયર રીગ્રેસનમાં હલ કરો છો અને સામાન્ય રીતે આને ફંક્શન અપ્પ્રોક્ઝીમૈશન પ્રોબ્લેમ તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી આ એક પ્રકારની સમસ્યા છે જેનો ઉપયોગ ડેટા સાયન્સમાં થોડોક થાય છે કારણ કે ઘણા કિસ્સાઓમાં આપણે વેરીએબલ્સ વચ્ચેના ફંકશનલ સંબંધો શોધી રહ્યા છીએ તેથી તે એક કારણ છે કે ઓપ્ટિમાઇઝેશન મહત્વપૂર્ણ બને છે હવે બીજા બુલેટ પોઇન્ટની દ્રષ્ટિએ મારી પાસે અહીં છે જે આ ડેટાને કલાસસીફાય કરવા માટે શ્રેષ્ઠ હાયપર પ્લેન શોધે છે આ તે પણ છે જે આપણે પહેલાં જોયું હતું જ્યાં આપણે ડેટા પોઇન્ટ જોતા હતા અને પછી અમે ઉદાહરણ તરીકે કહ્યું મારી પાસે ઘણા બધા ડેટા હોઈ શકે છે જે એક વર્ગને અનુરૂપ છે જે મેં વર્ણવેલ છે જ્યારે હું લિનિયર એલ્જીબ્રા વિશે વાત કરી રહ્યો છું અને અહીં મારી પાસે ઘણા બધા બીજા વર્ગને અનુરૂપ ડેટા પોઇન્ટ્સ હોઈ શકે છે હવે હું એક હાયપરપ્લેન શોધવા માંગુ છું જે આને અલગ કરે છે હવે તમે સવાલ પૂછી શકો છો કે આને અલગ કરતું શ્રેષ્ઠ હાઇપરપ્લેન કયું છે તેથી તમે કહી શકો કે હું અહીં હાયપરપ્લેન દોરી શકું છું અથવા હું અહીં હાયપરપ્લેન દોરી શકું છું અથવા હું અહીં હાઇપરપ્લેન દોરી શકું છું હવે મારે કઇ પસંદ કરવો જોઈએ અને જે મિનિટ હું કહું છું કે મારે કઇ પસંદ કરવો જોઈએ આપણે જાણીએ છીએ કે આ હાયપર પ્લેનને કોઈ સમીકરણ દ્વારા રજૂ કરવામાં આવે છે પછી આપણે કહીએ કે હું કઇ હાઇપરપ્લેન પસંદ કરું છું પછી મૂળભૂત રીતે તેનો અર્થ એ છે કે હું કહું છું કે હું કયા સમીકરણનો ઉપયોગ કરું છું જેનો મૂળભૂત અર્થ એ છે કે હું જે સમીકરણનો ઉપયોગ કરવા માટે પસંદ કરું છું તેના પેરામીટર્સ શું છે તેથી હું પેરામીટર્સ ના મૂલ્યો શોધવા માંગુ છું જેનો ઉપયોગ મારે તે સમીકરણમાં કરવો જોઈએ તેથી તે ડિસિશ઼ન વેરીએબલ્સ બની જાય છે તે પેરામીટર્સ જે આ હાયપર પ્લેનને લાક્ષણિકતા આપે છે તે ડિસિશ઼ન વેરીએબલ્સ બની જાય છે અને આ કિસ્સામાં જે ફંક્શન હું ઓપ્ટિમાઇઝ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું તે તે છે કે જ્યારે હું હાયપરપ્લેન પસંદ કરું છું ત્યારે મારે કોઈપણ ડેટાને કલાસસીફાય કરવાનું ચૂકવું જોઈએ નહીં તેથી ઉદાહરણ તરીકે મારે હાઇપરપ્લેનને એવી રીતે પસંદ કરવી પડશે કે આ બધી માહિતી હાયપરપ્લેનની હાલ્ફ સ્પેસ પર હોય અને આ બધી માહિતી હાયપરપ્લેનની બીજી હાલ્ફ સ્પેસ પર હોય તેથી તમે જુઓ છો કે ફરીથી આ કલાસસીફીકેશન પ્રોબ્લેમ ઓપ્ટિમાઇઝેશન પ્રોબ્લેમ બની જાય છે તેથી સારાંશમાં આપણે કહી શકીએ કે લગભગ તમામ મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સને ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓના ઉકેલો તરીકે જોઈ શકાય છે અને તે રસપ્રદ છે કે એવા કિસ્સાઓમાં પણ જ્યાં મશીન લર્નિંગ પાસે બીજી ફિલ્ડ માંથી મેળવેલો બેઝિક છે ઉદાહરણ તરીકે બાયોલોજી અને તેથી કોઈ એક આ બધા મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સનો ઓપ્ટિમાઇઝેશન સમસ્યાના કેટલાક નિરાકરણ તરીકે અર્થઘટન કરી શકે છે તેથી ઓપ્ટિમાઇઝેશનની મૂળભૂત સમજ અમને મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સના વધુ સમજવામાં મદદ કરશે કામને તર્કસંગત બનાવવામાં મદદ કરશે તેથી જો તમને પરિણામ મળે અને તમે તેનો અર્થઘટન કરવા માંગતા હો તો જો તમારી પાસે ઓપ્ટિમાઇઝેશનની ખૂબ ઊંડી સમજ હોત તો તમે જોઈ શકશો કે તમને જે પરિણામ મળ્યું તે શા માટે છે અને સમજના ઉચ્ચ સ્તર પર પણ તમે તમારી જાતે નવા એલ્ગોરિધમ્સ વિકસાવી શકશો તેથી જેમ કે આપણે અત્યાર સુધી વિગતવાર વર્ણવ્યા છે ઓપ્ટિમાઇઝેશન સમસ્યામાં ત્રણ ઘટકો છે પ્રથમ ઘટક એક ઓબ્જેકટીવ ફંકશન f છે જે આપણે મહત્તમ અથવા ઘટાડવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ સામાન્ય રીતે આપણે મિનિમાઇઝેશન સમસ્યાઓ વિશે વાત કરીએ છીએ આ ફક્ત એટલા માટે છે કે જો મને f સાથે મહત્તમકરણની સમસ્યા હોય તો હું તેને f સાથે ઓછામાં ઓછી સમસ્યામાં ફેરવી શકું તેથી સામાન્યતા ગુમાવ્યા વિના આપણે મિનિમીશન સમસ્યાઓ જોઈ શકીએ છીએ તેથી તે ઓપ્ટિમાઇઝેશન સમસ્યામાં એક ઘટક છે બીજો ઘટક ડિસિશ઼ન વેરીએબલ્સ છે જે આપણે ફંકશન ઘટાડવા માટે પસંદ કરી શકીએ છીએ તેથી હું આને f તરીકે લખું છું તેથી આ એક ફંકશન છે અને આ ડિસિશ઼ન વેરીએબલ્સ છે અને અમારું લક્ષ્ય ઓછું કરવાનું છે અને ત્રીજો ઘટક કન્સ્ટ્રૈન્ટ છે જે મૂળભૂત રીતે આ એક્સને કેટલાક સમૂહમાં બંધાવે છે જે જેમ આપણે આગળ વધીએ છીએ તેમ નિર્ધારિત કરવામાં આવશે તેથી જ્યારે પણ તમે ઓપ્ટિમાઇઝેશનની સમસ્યા જુઓ તેથી તમારે ઓપ્ટિમાઇઝેશન સમસ્યામાં આ ત્રણ ઘટકો જોઈએ જ્યાં આ ખૂટે છે તેવા કેસોમાં આપણે આને અનકન્સ્ટ્રૈન્ટ ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓ તરીકે કહીએ છીએ જ્યાં આ 3 છે ત્યાં અને અમારી પાસે સમાધાન આ કન્સ્ટ્રૈન્ટને સંતોષવા પડે છે જેને આપણે તેમને કન્સ્ટ્રૈન્ટ ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓ તરીકે કહીએ છીએ હવે ઉદ્દેશ્ય ફંકશન ના પ્રકાર કન્સ્ટ્રૈન્ટના પ્રકાર અને ડિસિશ઼ન વેરીએબલ્સના પ્રકારને આધારે અમે સમજાવીશું કે આમાંના દરેક શું છે ત્યાં વિવિધ પ્રકારની ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓ છે જે આપણે હલ કરી શકીએ ઉદાહરણ તરીકે જો આપણી પાસે નીચેના એફ એક્સ છે જે કેટલીક મર્યાદાઓને આધિન છે જેને આપણે લાદીશું અને જો તે તારણ આપે કે આ એક્સ આપણે તેનો કન્ટિન્યૂઅસ વેરીએબલ્સ તરીકે ઉપયોગ કરીએ છીએ આપણે કન્ટિન્યૂઅસ વેરીએબલ્સ દ્વારા શું અર્થ છે આ વેરીએબલ્સ છે જે ચોક્કસ શ્રેણીની અંદર મૂલ્યો લઈ શકે છે તેથી તમે કહી શકો કે જો તમારી પાસે એક વેરીએબલ છે તો તમે કહી શકો કે વેરીએબલ 2 અને 2 વચ્ચે હોઈ શકે ઉદાહરણ તરીકે અથવા તમે ખાલી કહી શકો કે તે વાસ્તવિક લાઇનમાં કોઈપણ સંખ્યા હોઈ શકે છે પછી આ કન્ડેન્સ્ડ વેરીએબલ્સ છે તેનો મૂળભૂત અર્થ શું છે તે આ રેન્જની અંદર છે હું કોઈપણ મૂલ્ય લઈ શકું છું ત્યાં મૂલ અધિકાર રાઇટ પર કોઈ પ્રતિબંધ નથી તેથી આ કન્ટિન્યૂઅસ વેરીએબલ્સ છે તેથી જો તમારી પાસે આ પ્રમાણે કન્ટિન્યૂઅસ વેરીએબલ્સ હોય અને જો આ એફનું ફંકશનલ ફોર્મ લિનિયર હોય અને બધી કન્સ્ટ્રૈન્ટપણ લિનિયર હોય તો મને એક પ્રકારની સમસ્યા છે જેને લિનિયર પ્રોગ્રામિંગ સમસ્યા કહેવામાં આવે છે તેથી આ કિસ્સામાં વેરીએબલ્સ કન્ટિન્યૂઅસ છે ઉદ્દેશ્ય લિનિયર છે અને કન્સ્ટ્રૈન્ટ પણ લિનિયર છે હવે જો વેરીએબલ જોકે કન્ટિન્યૂઅસ રહે છે જો ઉદ્દેશ્ય ફંકશન અથવા કન્સ્ટ્રૈન્ટ નોન લિનિયર ફંકશન છે તો આપણી પાસે જેને નોનલિનિયર પ્રોગ્રામિંગ સમસ્યા કહેવામાં આવે છે તેથી પ્રોગ્રામિંગ સમસ્યા નોન લિનિયર બને છે જો ઉદ્દેશ્ય અથવા કન્સ્ટ્રૈન્ટ નોન લિનિયર બની જાય છે સામાન્ય લોકો વિચારતા હતા કે લિનિયર પ્રોગ્રામિંગ સમસ્યાઓ કરતાં નોન લિનિયર પ્રોગ્રામિંગ સમસ્યાઓનું નિરાકરણ કરવું ખૂબ મુશ્કેલ છે જે કેટલાક કિસ્સાઓમાં સાચી છે પરંતુ ખરેખર નોન લીનિયર પ્રોગ્રામિંગ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં મુશ્કેલી મુખ્યત્વે કન્વેક્સિટીની આ નોશન થી સંબંધિત છે તેથી સમસ્યાનું સમાધાન કરવું કેટલું મુશ્કેલ છે તે ઓળખવા માટે કોઈ નોન લીનિયર પ્રોગ્રામિંગ સમસ્યા કોન્વેક્સ છે અથવા નોન કોન્વેક્સ એ એક મહત્વપૂર્ણ વિચાર છે તેથી કોન્વેક્સ અને નોન કોન્વેક્સનો આ વિચાર ખૂબ જ ટૂંક સમયમાં ખૂબ વિગત વગર આપણે આગળની સ્લાઇડ્સમાં જોશું તેમ છતાં હું હમણાં જ અહીં આ નિર્દેશ કરવા માંગુ છું અને બીજા પ્રકારની ઓપ્ટિમાઇઝેશન સમસ્યાને પણ વર્ણવવા માંગતો હતો જેમાં રસ છે જે નોનલીનિયર પ્રોગ્રામિંગ સમસ્યા હમણાં સુધી અમે હમણાં જ ઉદ્દેશ ફંકશન અને કન્સ્ટ્રૈન્ટના પ્રકારો વિશે વાત કરી રહ્યા છીએ તેમ છતાં અમે હંમેશાં ધાર્યું છે કે ડિસિશ઼ન વેરીએબલ્સ કન્ટિન્યૂઅસ છે ઘણા કેસોમાં આપણે ડિસિશ઼ન વેરીએબલ્સ કન્ટિન્યૂઅસ ન આવે એવું ઇચ્છિએ છે પરંતુ પૂર્ણાંકો હોઈએ છીએ તેથી ઉદાહરણ તરીકે મને ઓપ્ટિમાઇઝેશનની સમસ્યા હોઈ શકે છે જ્યાં મારી પાસે એ ફંક્શન તરીકે છે ચાલો કહીએ કે બે વેરીએબલ્સ x1 અને x2 અને હું કહી શકું છું કે આને ઓછું કરો હવે હું કહી શકું x1 કન્ટિન્યૂઅસ નથી પરંતુ x1 મૂલ્ય લેવાનું છે ચાલો આપણે આ પૂર્ણાંક સેટ μ 0 1 2 3 થી આગળ અને x2 કદાચ આ સેટમાંથી પણ મૂલ્ય લેવું પડશે તેથી આને ઇન્ટિજર પ્રોગ્રામિંગ સમસ્યા કહેવામાં આવે છે અને તમારી પાસે કન્સ્ટ્રૈન્ટ હોઈ શકે છે x પણ કન્સ્ટ્રૈન્ટ હોઈ શકે છે x1 અને x2 પણ ત્યાં હોઈ શકે છે અને જો ઉદ્દેશ્ય ફંકશન અને કન્સ્ટ્રૈન્ટ લિનિયર હોય તો આપણે આ લિનિયર ઇન્ટિજર પ્રોગ્રામિંગ સમસ્યા કહીએ છીએ જો ઉદ્દેશ્ય અથવા કન્સ્ટ્રૈન્ટ નોન લીનિયર બની જાય છે તો અમે તેમને નોન લીનિયર ઇન્ટિજર પ્રોગ્રામિંગ સમસ્યાઓ કહીએ છીએ આ ઇન્ટિજર પ્રોગ્રામિંગ સમસ્યાઓનો એક વિશેષ વર્ગ બાઈનરી છે જ્યાં x1 છે ફક્ત 0 અથવા 1 ની કિંમત લઈ શકશે અને x2 ફક્ત 0 અથવા 1 ની કિંમત લઈ શકીએ છીએ જેને આપણે બાઈનરી ઇન્ટિજર પ્રોગ્રામિંગ સમસ્યાઓ તરીકે કહીએ છીએ હવે જ્યારે તમે વેરીએબલ્સ ભેગા કરો છો જે બંને કન્ટિન્યૂઅસ અને ઇન્ટિજર હોય છે તેથી ઉદાહરણ તરીકે આ કિસ્સામાં જ્યારે મારી પાસે f x1 x2 છે ચાલો કહીએ કે X ની કિંમત 0 1 2 3 લેવી પડે છે જ્યારે x2 કન્ટિન્યૂઅસ છે તે કોઈ મૂલ્ય લઈ શકે છે ચાલો આપણે એક શ્રેણીમાં કહીએ તો પછી આપણી પાસે મિશ્ર પ્રોગ્રામિંગ સમસ્યાઓ કહેવામાં આવે છે અને જો બંને કન્સ્ટ્રૈન્ટ અને ઉદ્દેશ્ય લિનિયર છે તો આપણને મિશ્ર ઇન્ટિજર લિનિયર પ્રોગ્રામિંગ સમસ્યા છે અને જો કાં તો કન્સ્ટ્રૈન્ટ અથવા ઉદ્દેશ્ય નોન લિનિયર બની જાય છે પછી આપણી પાસે મિશ્ર ઇન્ટિજર નોન લિનિયર પ્રોગ્રામિંગ સમસ્યા છે તેથી આ વિવિધ પ્રકારની સમસ્યાઓ છે જે રુચિ છે હવે આ પ્રકારની સમસ્યાઓ હલ થઈ ગઈ છે અને તે ખૂબ જ રસ ધરાવે છે લગભગ તમામ ઇજનેરી શાખાઓમાં તેથી અમે સામાન્ય રીતે આ સમસ્યાઓનું નિરાકરણ કરીએ છીએ ઉદાહરણ તરીકે કેમિકલ એન્જિનિયરિંગમાં આપણે આ પ્રકારની સમસ્યાઓ ઓપ્ટિમાઇઝ કરવા માટે નિયમિતપણે હલ કરીએ છીએ ચાલો આપણે કહી શકીએ કે રિફાઇનરી કામગીરી અથવા શ્રેષ્ઠ ઉપકરણોની રચના અને તેથી વધુ અને તે જ રીતે બધા એન્જિનિયરિંગ શાખાઓમાં આ ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓનો ભારે ઉપયોગ થાય છે આ વ્યાખ્યાનોના દ્રષ્ટિકોણથી આપણે શું દર્શાવવા માંગીએ છીએ તે બતાવવાનું છે કે આપણે આમાંની કેટલીક ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓ કેવી રીતે સમજી શકીએ છીએ અને ડેટા સાયન્સના ક્ષેત્રમાં તે કેવી રીતે ઉપયોગી છે તેથી હું નોન લિનિયર ઓપ્ટિમાઇઝેશન સમસ્યાના અનકન્સ્ટ્રૈન્ટ કેસના સરળ કેસથી પ્રારંભ કરી રહ્યો છું કે ત્યાં કોઈ કન્સ્ટ્રૈન્ટ નથી ચાલો આપણે એક ખૂબ જ સરળ અનકન્સ્ટ્રૈન્ટ ઓપ્ટિમાઇઝેશન સમસ્યાથી શરૂઆત કરીએ જેને એક યુનિવેરિએંટ ઓપ્ટિમાઇઝેશન સમસ્યા કહેવામાં આવે છે અને આ સ્લાઇડમાં હું આ યુનિવેરિએંટ ઓપ્ટિમાઇઝેશન સમસ્યા અને લોકલ અને ગ્લોબલ ઓપ્ટીમમ સમજાવવા જઈ રહ્યો છું તો યુનિવેરિએંટ નો અર્થ શું છે જ્યારે આપણે કહીએ કે તે એક યુનિવેરિએંટ ઓપ્ટિમાઇઝેશન સમસ્યા છે ત્યાં ફક્ત એક જ ડિસિશ઼ન વેરીએબલ છે જેનો આપણે મૂલ્ય શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી જ્યારે તમે આ ઓપ્ટિમાઇઝેશન સમસ્યાને જુઓ છો ત્યારે તમે તેને સામાન્ય રીતે આ ફોર્મમાં લખો છો જ્યાં તમે કહો છો કે હું કંઈક આ ફંકશનને અહીં ઓછું કરીશ અને આ ફંકશનને ઓબ્જેકટીવ ફંકશન કહે છે અને વેરીએબલ કે જેનો ઉપયોગ તમે આ ફંક્શનને ઘટાડવા માટે કરી શકો છો જેને ડિસિશ઼ન વેરીએબલ કહેવામાં આવે છે તે નીચે આ પ્રમાણે લખાયેલ છે x અને આપણે એમ પણ કહીએ છીએ કે એક્સ કન્ટિન્યૂઅસ છે એટલે કે તે રીયલ નંબર લાઇનમાં કોઈ મૂલ્ય લઈ શકે અને કારણ કે આ એક યુનિવેરિએંટ ઓપ્ટિમાઇઝેશન સમસ્યા છે x એ સ્કેલર વેરિયેબલ છે વેક્ટર વેરીએબલ નથી અને જ્યારે પણ અમે યુનિવેરિએંટ ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓ વિશે વાત કરીએ છીએ ત્યારે આને 2 ડી ચિત્રમાં કલ્પના કરવી સરળ છે તેથી આપણી પાસે જે છે તે એક્સ અક્ષમાં છે ડિસિશ઼ન વેરીએબલ x માટે આપણી પાસે જુદા જુદા મૂલ્યો છે અને y અક્ષમાં આપણી પાસે ફંકશન વેલ્યુ છે અને જ્યારે તમે આનું પ્લોટ કરો છો ત્યારે તમે નોંધી શકો છો કે આ તે બિંદુ છે જ્યાં આ ફંકશન અહીં તેનું ન્યુનત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે છે તેથી બિંદુ કે જેના પર આ ફંકશન લઘુત્તમ મૂલ્ય મેળવે છે તે x અક્ષ પર કાટખૂણ દોરી ને શોધી શકાય છે તેથી આ એક્સનું વાસ્તવિક મૂલ્ય છે કે જ્યાં આ ફંકશન ઓછામાં ઓછું મૂલ્ય લે છે અને જે ફંકશન તેના ન્યુનતમ બિંદુએ લે છે તે મૂલ્ય આ અક્ષ ઉપર y લંબને છોડીને ઓળખી શકાય છે અને આ એફ શ્રેષ્ઠ કાર્ય છે જે આ ફંકશન સંભવિત રૂપે લઈ શકે છે તેથી આ પ્રકારના ફંકશનને કોન્વેક્સ ફંકશન કહેવામાં આવે છે કારણ કે અહીં ફક્ત એક લઘુત્તમ છે તેથીપસંદ કરવા માટે મલ્ટિપલ મિનિમાનો કોઈ પ્રશ્ન નથી અહીં એક માત્ર ન્યૂનતમ છે અને તે આ દ્વારા આપવામાં આવે છે તેથી આ કિસ્સામાં આપણે કહીશું કે આ ન્યૂનતમ સ્થાનિક ન્યૂનતમ અને વૈશ્વિક ન્યૂનતમ પણ બંને છે અમે કહીએ છીએ કે તે એક સ્થાનિક ન્યુનત્તમ છે કારણ કે આ બિંદુની નજીકમાં આ તમે પ્રાપ્ત કરી શકો છો તે શ્રેષ્ઠ ઉપાય છે અને જો આપણે જે સોલ્યુશન મેળવીએ છીએ જે આપણને આ બિંદુની નજીક મળે છે તે પણ વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ સોલ્યુશન છે તો પછી આપણે તેને વૈશ્વિક લઘુતમ પણ કહીએ છીએ હવે તેની જમણી બાજુની ચિત્ર સાથેના વિરોધાભાસ હવે અહીં મારી પાસે એક ફંકશન છે અને ફરીથી તે એક યુનિવેરિએંટ ઓપ્ટિમાઇઝેશન સમસ્યા છે તેથી x પર મારી પાસે ડિસિશ઼ન વેરીએબલ્સની વિવિધ કિંમતો છે y અક્ષ પર જે ફંકશન આપણે પ્લોટ કર્યું છે હવે તમે નોંધ્યું છે કે ત્યાં બે પોઈન્ટ્સ છે જ્યાં ફંકશન ઓછામાં ઓછું થાય છે અને તમે જોઈ શકો છો કે જ્યારે આપણે ન્યૂનતમ કહીએ છીએ ત્યારે આપમેળે ખરેખર સ્થાનિક રીતે લઘુત્તમ અર્થ થાય છે કારણ કે જો તમે અહીં આ પોઇન્ટ ને નજીકમાં જોશો તો આ ફંકશન ન્યૂનતમ દ્રષ્ટિકોણથી કોઈ મૂલ્ય વધુ સારી રીતે લઈ શકશે નહીં બીજા શબ્દોમાં કહીએ તો જો હું અહીં છું અને ફંક્શન આ વેલ્યુ લઈ રહ્યું છે જો હું જમણી તરફ જઈશ તો ફંકશન વેલ્યુ વધશે જે મૂળભૂત રીતે આપણા માટે સારું નથી કારણ કે આપણે લઘુત્તમ મૂલ્ય શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને જો હું ડાબી બાજુ જાવ તો ફંકશન મૂલ્ય ફરી વધશે જે સારું નથી કારણ કે આપણે આ કાર્ય માટે ન્યૂનતમ શોધી રહ્યા છીએ આ મૂળભૂત રીતે શું કહે છે તે નીચે મુજબ છે આ કહે છે કે સ્થાનીક સ્થાને તમને કોઈ પોઇન્ટ કદી મળી શકશે નહીં કે જે આના કરતા વધુ સારું છે જો કે જો તમે ખૂબ દૂર જાઓ છો તો તમે અહીં આ પોઇન્ટ પર પહોંચી શકશો જે ફરીથી સ્થાનિક દ્રષ્ટિકોણથી શ્રેષ્ઠ છે કારણ કે જો હું આ દિશામાં જઈશ તો ફંકશન વધે છે અને જો હું આ દિશામાં જઉં છું તો પણ ફંકશન વધે છે અને આ ખાસ કરીને ઉદાહરણ તરીકે તે પણ બહાર આવે છે કે વૈશ્વિક સ્તરે આ શ્રેષ્ઠ સોલ્યુશન છે તેથી જ્યારે બંને સ્થાનિક લઘુત્તમ છે તે અર્થમાં કે આસપાસમાં તેઓ શ્રેષ્ઠ છે આ સ્થાનિક લઘુત્તમ પણ વૈશ્વિક લઘુત્તમ છે કારણ કે જો તમે આખા ક્ષેત્રને લેશો તો પણ તમે આ ઉકેલમાં હરાવી શકતા નથી તેથી જ્યારે તમારી પાસે કોઈ સમાધાન હોય જે આખા ક્ષેત્રમાં સૌથી નીચું હોય તો તમે તેને વૈશ્વિક ન્યૂનતમ તરીકે કોલ કરો છો અને આ કાર્યોનાં પ્રકારો છે જેને આપણે નોન કોન્વેક્સ ફંક્શન્સ તરીકે કહીએ છીએ જ્યાં મલ્ટિપલ સ્થાનિક ઓપ્ટિમા હોય છે અને ઓપ્ટિમાઇઝરનું કાર્ય એ શક્ય છે કે ઘણા મહત્તમ ઉકેલોમાંથી શ્રેષ્ઠ સોલ્યુશન શોધવાનું છે હવે હું અહીં ડેટા સાયન્સ સાથે જોડાણ બનાવવા માંગું છું હવે વૈશ્વિક લઘુત્તમ શોધવાની આ સમસ્યા ઘણા ડેટા સાયન્સ એલ્ગોરિધમ્સમાં વાસ્તવિક સમસ્યા રહી છે ઉદાહરણ તરીકે 90 ના દાયકામાં ન્યુરલ નેટવર્ક અને તેથી વધુ વિશે ઘણા ઉત્તેજના અને રુચિ હતી અને થોડા વર્ષોથી ઘણું સંશોધન ન્યુરલ નેટવર્કમાં ગયું અને ઘણા કિસ્સાઓમાં તે બહાર આવ્યું કે વૈશ્વિક સ્તરે મહત્તમ ઉપાય શોધવાનું ખૂબ મુશ્કેલ હતું અને ઘણા કેસોમાં આ ન્યુરલ નેટવર્ક સ્થાનિક ઓપ્ટિમા ની તાલીમ આપવામાં આવે છે જે સમસ્યાઓના પ્રકાર માટે પૂરતી સારી નથી કે જે હલ થઈ રહી છે તેથી તે ન્યુરલ નેટવર્ક્સની કલ્પના સાથે એક વાસ્તવિક મુદ્દો બની ગયો અને ત્યારબાદ તાજેતરના વર્ષોમાં આ સમસ્યાનું પુનરાવર્તન થયું અને હવે ત્યાં વધુ સારી રીતે ગાણિતીક નિયમો અને વધુ સારી કાર્યાત્મક સ્વરૂપો અને વધુ સારી તાલીમ વ્યૂહરચનાઓ છે જેથી તમે કેટલાક ગ્લોબલ ઓપ્ટીમાલીટીની કલ્પના પ્રાપ્ત કરી શકો અને તે જ કારણ છે કે આપણી પાસે આઅલ્ગોરિધમ્સ ફરીથી છે અને ખૂબ ઉપયોગી છે તેથી સ્થાનિક અને વૈશ્વિક ઓપ્ટિમાઇઝેશનની આ ખૂબ જ સરળ વિભાવના એ ઘણા ડેટા સાયન્સ અલ્ગોરિધમ્સમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પડકાર છે અને આપણે પછીથી તે જોશું હું હમણાં જ તે દર્શાવવા માંગું છું કે કેમ આ એક પડકાર બને છે આ એક પડકાર બની જાય છે કારણ કે જ્યારે તમે અલ્ગોરિધમનો પ્રારંભ કરો છો ત્યારે તમે અલ્ગોરિધમ ક્યાં થી સ્ટાર્ટ કરો છે તેના આધારે તમને જુદા જુદા ઉકેલો મળશે જો સમસ્યાઓ નોન કોન્વેક્સ હોય તો તેથી અન્ય શબ્દોમાં જ્યારે પણ તમે ઓપ્ટિમાઇઝેશન સમસ્યાને હલ કરો કારણ કે આપણે પછી જોશું તમે કેટલાક પ્રારંભિક મુદ્દાથી પ્રારંભ કરશો અને તમારા ડિસિઝન વેરીએબલ્સનું મૂલ્ય બદલીને તમારા ફંકશન મૂલ્યમાં સુધારો કરવાનો પ્રયાસ કરશો તેથી ઉદાહરણ તરીકે જો તમે આ સમસ્યા માટે અહીં પ્રારંભ કર્યો છે અને ફંકશન મૂલ્ય કંઈક આવું છે તો તમે જાણો છો કે જો તમે તમારું ફંકશન મૂલ્ય સુધારવા માંગતા હો કારણ કે તમે ઓછું કરી રહ્યાં છો તો તમે તમારા ફંકશન મૂલ્યને ઘટાડવા માંગો છો તમારે આ દિશામાં ચાલુ રાખવું પડશે અને જે થશે તે છેવટે તમે આ મુદ્દા પર પહોંચશો અને પછી કહો કે હવે હું મારા ઉદ્દેશ્ય ફંકશનમાં સુધારો કરી શકતો નથી તેથી આ શક્ય છે તે શ્રેષ્ઠ ઉપાય છે આ રીતે મોટાભાગના ઓપ્ટિમાઇઝેશન એલ્ગોરિધમ્સ કાર્ય કરે છે અહીં નોંધવાની એક અગત્યની બાબત એ છે કે તમે અહીંથી શરૂ કરો છો તે અહીં છે અથવા અહીં અથવા અહીં અથવા તમારા અલ્ગોરિધમના આધારે તમે અહીં જવાની સંભાવના છે તમે ત્યાં જઇ શકો છો તમે ધીમું જઇ શકો છો અને તેમ છતાં જે કંઈ પણ તમારી આરંભ છે સમાન ઉપાય પર પહોંચવાની સંભાવના છે તેથી જ્યારે બીજા શબ્દોમાં કહીએ ત્યારે જ્યારે આ ઓપ્ટિમાઇઝેશન એલ્ગોરિધમ તમારા ડેટા સાયન્સ અલ્ગોરિધમનો આધાર છે ત્યારે તમે જ્યારે પણ ડેટા સાયન્સ અલ્ગોરિધમ ચલાવો ત્યારે તમને તે જ સોલ્યુશન મળશે જો કે અહીં આ ચિત્રની નોંધ લો ઉદાહરણ તરીકે જો હું અહીંથી પ્રારંભ કરું તો મારે વધુ સારું મારું ફંક્શન જોઈએ છે તેથી હું તેને સુધારવાનું ચાલુ રાખીશ અને જ્યારે હું અહીં આવું છું ત્યારે તેને સુધારવાનો કોઈ રસ્તો નથી તેથી હું આને મારા શ્રેષ્ઠ ઉકેલો તરીકે કહી શકું છું અને પછી ડેટા સાયન્સ અલ્ગોરિધમનો કન્વર્જ થઈ જશે જો કે જો હું અહીં પ્રારંભ કરું છું તો હું વધુ સંભવત અહીં સમાપ્ત થઈશ અને પછી હું કહીશ કે આ મને મળતી શ્રેષ્ઠ છે અને હું મારો ડેટા સાયન્સનો અલ્ગોરિધમ બંધ કરીશ હવે નોંધ લો કે આ કિસ્સામાં શું થાય છે જો તમારો ડેટા સાયન્સ અલ્ગોરિધમનો ડિસિઝન વેરીએબલ્સ માટે કોઈ મૂલ્ય શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે જ્યારે તમે આ પ્રારંભિકકરણ સાથે આને એકવાર ચલાવો ત્યારે તમને તમારી સમસ્યાના સમાધાન તરીકે આ મળી શકે છે અને જ્યારે તમે આ આરંભ સાથે ચલાવો છો તમને આ સમસ્યાના સમાધાન તરીકે મળી શકે છે બીજા શબ્દોમાં કહીએ તો એલ્ગોરિધમ તમને એકસરખું પરિણામ આપશે નહીં અને વધુ મહત્ત્વનું એ છે કે જો તમારા અલ્ગોરિધમનો તમને મોટે ભાગે પરિણામ જે સ્થાનિક લઘુત્તમ છે તે આપવાનું ખૂબ જ મુશ્કેલ હોય તો બીજા શબ્દોમાં કહીએ તો તમે ઘણું સારું કરી શકો પરંતુ તમે વધુ સારી રીતે કરે છે તે સોલ્યુશન શોધવા માટે સક્ષમ નથી તેથી આ એક મહત્વપૂર્ણ કોન્સેપ્ટ છે અને તે તમે પછી થી સમજવા માંગો છો જ્યારે તમે ડેટા સાયન્સ એલ્ગોરિધમ્સ બતાવીએ છીએ અને તમને તે જ ડેટા સાયન્સ અલ્ગોરિધમના તમને ઘણા બધા પરિણામો બતાવે છે ત્યારે તમને આશ્ચર્ય થાય છે કે તે કેમ થઈ રહ્યું છે અને તે આ ઇનિશલાઇઝેશન પ્રોબ્લેમને કારણે છે હવે ચાલો મૂલ્ય ઘટાડવા માટેની શરતો જોઈએ તેથી અમે એ જ સમસ્યાને ઘટાડીએ છીએ એફ એક્સ આર ના x તત્વ હવે આ શરતો છે કે તમે ઘણી વાર તે પહેલાં જોઇ હશે હું હમણાં જ વર્ણવવા જઇશ કે આપણે આ શરતો કેવી રીતે મેળવી શકીએ તેથી જો હું f લઉં અને પછી ચાલો આપણે કહીએ કે હું કોઈ વિશિષ્ટ બિંદુ xk પર છું તો હું શું કરી શકું તે છે કે હું આ ફંકશનની ટેલર શ્રેણી અપ્પ્રોક્ઝીમશન કરી શકું જે આપણે પહેલા હાઇ સ્કૂલ અને અન્યમાં જોયું હોત તો ચાલો આપણે કહીએ કે આ x એ ન્યૂનતમ બિંદુ છે અને ચાલો જોઈએ કે આ બિંદુની આસપાસ ટેલર શ્રેણીના અપ્પ્રોક્ઝીમશન શું થાય છે તેથી હું કહું છું કે આ ફંક્શન f લગભગ f x આ લખી શકાય છે હવે જો તમે હમણાં જ આ અભિવ્યક્તિની નોંધ લો તો આ એક નંબર છે કારણ કે આ એક x છે જે મને ખબર છે તેથી હું ફક્ત તે x પર f નું મૂલ્યાંકન કરું છું તેથી આ એક સંખ્યા છે તેથી આ આ x નું ફંક્શન નથી જો કે બીજી ટર્મ અને ત્રીજી ટર્મ અને તેથી આપણે બધા x નાં ફંક્શન હોઈશું બીજા શબ્દોમાં જો હું x બદલીશ તો આ ટર્મ છે કે જે બદલાશે અને આ સમાન રહેશે હવે તમે જોઈ શકશો કે જો તમે આ શબ્દ જોશો તો આ x x છે જો તમે આ શબ્દ જોશો તો આ x x સ્ક્વેર છે અને તેથી વધુ આ યુનિવેરિએંટ કિસ્સામાં આપણે તેને δ તરીકે કોલ કરીએ તેથી જો હું અહીં δ થી δ અંતર પર જઉં તો ચાલો આપણે આ x x δ કહીએ તેથી જો હું સકારાત્મક દિશામાં જઈશ તો મારી પાસે δ હશે મારી પાસે δ2 હશે મારી પાસે δ3 હશે અને તેથી પર હવે આ એક નિશ્ચિત સંખ્યા છે ચાલો આ ટર્મ નો આ સરવાળો જોઈએ હવે જો તમે δ ને નાના અને નાના મૂલ્યોમાં ઘટાડવાનું ચાલુ રાખશો જ્યારે અમે કહ્યું હતું કે અમે તેને સ્થાનિક રૂપે જોઈ રહ્યા છીએ તેથી કોઈક સમયે જે બનશે δ તે એટલું નાનું થઈ જશે કે આ ટર્મ માંથી કોઈ પણ સમગ્ર ટર્મ મેટર કરશે નહિ આખા ટર્મ ની સાઈન તે ફક્ત આ ટર્મ પર હશે તેથી જો આ ટર્મ સકારાત્મક છે તો આ આખી રકમ હકારાત્મક રહેશે અને જો આ ટર્મ નકારાત્મક હશે તો આખી રકમ નકારાત્મક રહેશે હવે તમે આની નોંધ લો અને પછી જો તમે આ જુઓ જો આપણે કહીએ કે આ સંકેત હકારાત્મક માટે સકારાત્મક δ છે તો પછી દુર્ભાગ્યે જ્યારે હું નકારાત્મક દિશામાં જઈશ ત્યારે તે નકારાત્મક થઈ જશે કારણ કે આ ફરીથી નિશ્ચિત સંખ્યા છે જો આ δ માટે સકારાત્મક છે δ આ નકારાત્મક બનશે તેનો મૂળભૂત અર્થ એ છે કે x એ મિનિમાઇઝર હોઈ શકતો નથી કારણ કે હું આગળ ડાબી તરફ જઈને આ ફંક્શન ઘટાડી શકું છું હવે જ્યારે δ સકારાત્મક છે જો આ ફંકશન નકારાત્મક બને છે તો પછી હું જમણી બાજુ જઇ શકું છું અને પછી મારા ફંકશનને ફરીથી ઘટાડી શકું છું તેથી જો આ શબ્દ 0 ન હોય તો ખાતરી માટે મારી પાસે એક દિશા હશે જેમાં હું સ્થાનિક રીતે f x કરતા વધુ સારી કિંમત શોધી શકું જે આપણી દલીલ કે x એ ઓછામાં ઓછું છે ને અમાન્ય કરે છે તેથી મૂળભૂત રીતે આ x ને ઓછામાં ઓછું કરવા માટેનો એકમાત્ર રસ્તો એ છે કે તે x ની અનુલક્ષીને 0 હોવા જોઈએ જેનો મૂળભૂત અર્થ એ છે કે f એ 0 હોવું જોઈએ તેથી તે પ્રથમ શરત છે કે આપણે સામાન્ય રીતે f 0 મેળવી શકીએ છીએ અને એકવાર આ 0 થાય પછી ટેલર શ્રેણી એક્સપાન્શન મૂળભૂત રીતે f જે f x બીજી ટર્મ ત્રીજી ટર્મ અને તેથી વધુ બને છે જ્યારે δ નાનું અને નાનું અને નાનું બને છે ત્યારે સમાન દલીલનો ઉપયોગ કરીને આ ટર્મ માત્ર એક જ ટર્મ છે જે સરવાળાની નિશાની નક્કી કરશે જો કે અહીં ખૂબ જ રસપ્રદ અને અલગ કંઈક જુઓ જ્યારે આપણે આ ટર્મ જોયું ત્યારે આ x x હતું જ્યારે આપણે આ ટર્મ જોઈએ ત્યારે તે હવે x x 2 છે હવે આ ટર્મ આ ટર્મ ની નિશાની ફક્ત આ જથ્થા દ્વારા અહીં નક્કી કરવામાં આવે છે કારણ કે આ એક સ્ક્વેર છે અને તે હંમેશા હકારાત્મક રહેશે તેથી જો આ f ને x પર ઘટાડવો હોય તો મૂળભૂત રીતે આ સંખ્યા f x 0 કરતા વધારે હોવી જોઈએ કારણ કે જો તમે 0 થી વધારે હોવ તો પણ તમે ડાબી બાજુ જઇ રહ્યા છો અથવા જમણી બાજુ જઇ રહ્યા છો આ હંમેશા હકારાત્મક છે તેથી આ હંમેશાં સકારાત્મક યોગદાન રહેશે એનો અર્થ એ કે સ્થાનિક ક્ષેત્રમાં f હંમેશાં f x કરતા વધારે રહેશે જે x ને ઓછામાં ઓછું બનાવશે તેથી વેરીડ ઓપ્ટિમાઇઝેશનમાં તે મહત્વનો વિચાર છે અને તે જ કારણ છે કે તમે આ બે શરતો મેળવો છો તેથી સારાંશમાં પ્રથમ ક્રમમાં જરૂરી શરત જેને આપણે કહીએ છીએ તે છે કે x પર મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે x ના સંદર્ભમાં પ્રથમ ડેરિવેટિવ 0 પર જવું પડે છે અને આપણે બીજા ઓર્ડર માં પૂરતી સ્થિતિ જોઈએ તે કોલ કરો કે પછી હું x ના સંદર્ભમાં બીજા ડેરિવેટિવ નું મૂલ્યાંકન કરું છું અને પછી x પર મૂલ્યાંકન કરું છું તે 0 કરતા વધારે હોવું જોઈએ ચાલો આપણે બધા આ વિચારોને સાથે લાવવા માટે એક આંકડાકીય ઉદાહરણ જોઈએ તો ચાલો આપણે f ફંક્શન લઈએ જે 3x4 4x3 12 x2 3 સ્વરૂપનું છે પ્રથમ ડેરિવેટિવ કરીએ અને 0 પર સેટ કર્યે જ્યારે અમે પ્રથમ વાર ડેરિવેટિવ કર્યે અને 0 પર સેટ કર્યે અમે 3 ઉકેલો x 0 x 1 અને 2 મળે છે હવે આપણે જાણવા માંગીએ છીએ કે જે એમાં થી આ એક મિનિમાઇઝર શું છે અને જે એક સ્થાનિક મિનિમીઝર ગ્લોબલ મિનિમાઇઝર છે શું છે અને તેથી વધુ તે કરવા માટે આપણે બીજા ઓર્ડર કન્ડિશન્સ જોઈએ છીએ અને પછી આપણે f બીજા ડેરિવેટિવ મેળવીએ છીએ અને પછી આપણે તેને પ્રથમ x 0 પર મૂલ્યાંકન કરીએ છીએ આ કિસ્સામાં આ સંખ્યા નકારાત્મક બહાર આવે છે જેનો અર્થ છે કે x એ મહત્તમ બિંદુ ન્યુનત્તમ બિંદુ નહીં અમારી રુચિ ઘટાડવામાં છે અને જ્યારે આપણે 1 અને 2 ની આ એફ ડબલ પ્રાઇમ પર નજર કરીએ છીએ ત્યારે આ બાબત સકારાત્મક છે કે નહીં તે આપણે ફક્ત એક જ વસ્તુ શોધી શકીએ છીએ વાસ્તવિક સંખ્યામાં કોઈ ફરક પડતો નથી તેથી આ કિસ્સામાં આ 36 છે આ 72 છે બંને કેસોમાં આ 0 થી વધારે છે તેથી બિંદુઓ x 1 અને 2 બંને આ કાર્ય માટે લઘુત્તમ પોઇન્ટ છે કારણ કે તે બંને બે શરતોને સંતોષે છે f x 0 છે અને f ડબલ પ્રાઇમ x 0 કરતા વધારે છે હવે રસપ્રદ વાત એ છે કે આ બિંદુએ આપણે આ બે મુદ્દાઓ વિશે વધુ કંઇ કહી શકીએ નહીં આ નંબરો આપણને ફક્ત તે જોવા માટે મદદ કરશે નહીં કે તેઓ સકારાત્મક છે કે નહીં અને આ બે મુદ્દાઓ સ્પષ્ટ રીતે તેમાંથી એક સ્થાનિક લઘુત્તમ છે અને બીજી વૈશ્વિક લઘુત્તમ તેથી વૈશ્વિક લઘુત્તમ જે બિંદુ સ્થાનિક લઘુત્તમ છે તે બહાર કાઢવાનો એકમાત્ર રસ્તો એ છે કે તેને ખરેખર ફંકશનમાં સ્થાન આપવું અને પછી તમે કયા મૂલ્યો મેળવો તે જુઓ તેથી જ્યારે તમે ફંક્શનમાં 1 સબસ્ટિટ્યૂટ કરો છો તમને 2 મળે છે અને જ્યારે તમે 2 ને ફંક્શનમાં સબસ્ટિટ્યૂટ કરો છો તમને 29 મળે છે કારણ કે અમને ફંક્શનને ઓછું કરવામાં રસ છે તેથી 29 2 કરતા વધુ સારી છે આ 2 ફંક્શનનું વૈશ્વિક લઘુતમ છે અને 1 એ એફ એક્સ માટેનું સ્થાનિક મિનિમાઇઝર છે તેથી આ વ્યાખ્યાનમાં આપણે સરળ યુનિવેરિએંટ અનકન્સ્ટ્રૈન્ટ ઓપ્ટિમાઇઝેશન તરફ જોયું અને આપણે એ પણ જોયું કે ડેટા સાયન્સના દૃષ્ટિકોણથી ઓપ્ટિમાઇઝેશન શા માટે ખૂબ મહત્વનું છે અમે આમાંના કેટલાક વિચારોને પસંદ કરીશું અને પછી મલ્ટિવિઅરિયેટ અનકન્સ્ટ્રૈન્ટ ઓપ્ટિમાઇઝેશન વિશે વાત કરીશું અને પછી ના લેકચર માં કન્સ્ટ્રૈન્ટ ઓપ્ટિમાઇઝેશન વિશે વાત કરીશું હવે પછીનાં વ્યાખ્યાનમાં હું તમને ફરી મળીશ